તેથી ઈજનેરી ગણિતશાસ્ત્ર I પરના વ્યાખ્યાનમાં પાછા આવો અને આ વ્યાખ્યાન નંબર 30 છે અને તમે ડબલ ઇન્ટિગ્રેલ્સ પર આપણી ચર્ચા ચાલુ રાખશો અને આજે ખાસ કરીને આપણે ડબલ ઇન્ટિગ્રલ ની કેટલીક એપ્લિકેશન વિશે વાત કરીશું તો ચાલો આપણે સમસ્યા નંબર 1 થી શરૂઆત કરીએ ડબલ ઇન્ટિગ્રલ નો ઉપયોગ કરીને આ પેરાબોલા y x2 અને લાઇન y x દ્વારા એનક્લોઝડ ક્ષેત્રના ક્ષેત્રને શોધીશું તેથી અહીં ડબલ ઇન્ટિગ્રલ નો ઉપયોગ કરીને આ ક્ષેત્રફળનો વિસ્તાર શોધીએ જે પેરાબોલા y એ x2 ની બરાબર અને લાઇન y એ x ની બરાબર એંક્લોઝડ થાય છે તેથી આપણી પાસે બે કર્વ છે અહીં એક છે પેરાબોલા y એ x2 ની બરાબર અને બીજો એક લાઇન y એ x ની બરાબર તેથી આ ક્ષેત્ર અહીં આ બે કર્વ થી એંક્લોઝડ છે આપણે ડબલ ઇન્ટિગ્રલ ની મદદથી શોધવા માંગીએ છીએ અને આ વિચાર એ હતો કે જે પહેલાના વ્યાખ્યાનમાં પહેલાથી ચર્ચા કરવામાં આવ્યો છે કે આપણે ફક્ત આ ક્ષેત્રમાં ફંક્શન એક અથવા કોન્સટન્ટ ફંક્શન 1 ને ઇન્ટીગ્રેટ કરી શકીએ છીએ અને પછી આપણે આ બે કર્વ દ્વારા બાઉન્ડેડ ક્ષેત્રનો વિસ્તાર મેળવી શકીએ છીએ તેથી ચોક્કસપણે આપણી પાસે આ બે કર્વ છે y એ આ x ની બરાબર છે આ લાઇન અને આ y આ પેરાબોલા x2 ની બરાબર છે અને પછી આપણે આ ઇન્ટરસેક્શન નો પોઈન્ટ મેળવવું પડશે જે આ કિસ્સામાં ખૂબ સરળ છે તેથી આપણી પાસે y બરાબર x2 છે અને y બરાબર x આ બે કર્વ છે તેથી y બરાબર x બરાબર x2 ની બરાબર છે અને આ આપણને ઇન્ટરસેક્શન પોઈન્ટ આપશે તેથી x2 − x એ 0 ની બરાબર છે તેથી આપણને x ની બરાબર 0 મળશે અને x એ 1 ની બરાબર આ 2 પોઇન્ટ ની બરાબર અને અનુરૂપ y આપણે સરળતાથી મેળવી શકીશું તેથી અહીં x એ 0 ની બરાબર છે આ પોઈન્ટ છે જ્યાં આપણી પાસે x 0 અને 0 છે બીજો પોઈન્ટ અહીં આપણી પાસે છે જ્યાં x 0 અને x છે 1 અને y એ 1 છે તેથી આ બે પોઈન્ટ છે અને હવે આપણે આ બે કર્વ થી એનક્લોઝડ આ ક્ષેત્રના ક્ષેત્રની ગણતરી કરીશું તેથી આપણે હવે લિમિટ શોધવાની જરૂર છે તેથી આ ઈન્ટિગ્રલ ની લિમિટ અહીં આપણી સંભાવના છે કે આપણે પહેલા x ની દિશામાં અને પછી y ની દિશામાં લઈએ કે નહીં તે મહત્વનું નથી તેથી હવે આપણે y ની દિશામાં પ્રથમ અને પછી x ની દિશામાં લઈશું તેથી y ની દિશામાં આપણી પાસે આ કર્વ થી તે કર્વ સુધીની લિમિટ છે અને આ બધા એનક્લોઝડ વિસ્તારમાંથી પસાર થવા માટે આ લાઇન x એ 0 ની બરાબર થી x એ 1 જેટલી ચાલશે તો અહીં આ કર્વ y એ બરાબર x2 છે અને ઉપરની અહીં y એ બરાબર x છે તેથી y ની દિશામાં આપણે આ કર્વ દ્વારા દાખલ થઈ રહ્યા છીએ x એ બરાબર y એ ની બરાબર x2 અને આ ક્ષેત્રને છોડીને છીએ આ કર્વ દ્વારા y એ x ની બરાબર સીધી લાઇન ની બરાબર છે તેથી અહીં y ની લિમિટ y હશે બરાબર x2 થી y એ x ની બરાબર છે અને આવી લાઇન x એ 0 ની બરાબર થી x એ 1 ની બરાબર સુધી આગળ વધી રહી છે તેથી આ ઈન્ટિગ્રલ આપણને આપણને તેના ઈન્ટિગ્રલ ક્ષેત્રનો વિસ્તાર આપશે આ બે કર્વ દ્વારા બાઉન્ડેડ ક્ષેત્ર તેથી હવે આપણે ફક્ત આ ઈન્ટિગ્રલ ની ગણતરી કરવાની જરૂર છે જે આપણને આ બે કર્વ દ્વારા બાઉન્ડેડ ક્ષેત્રનો વિસ્તાર આપશે તેથી અહીં આઉટર એક આપણે 0 ¿1 તરીકે છે અને ઇન્નર y ના સંદર્ભમાં રાખીશું તેથી આપણે y મેળવીશું અને પછી લિમિટ x2¿x અને પછી આપણી પાસે અહીં dx છે તેથી આ 0 ¿1 હશે અને y તેની ઉપલી લિમિટ x અને નીચલી લિમિટ x2 હશે તેથી x − x2 અને પછી આપણી પાસે dx છે અને હવે આપણે ફરીથી સિંગલ ઈન્ટિગ્રલ નું ઇન્ટીગ્રેટ કરી શકીએ છીએ તો અહીં આપણે મેળવીશું x22 અને x33 અને લિમિટ 0 ¿1 હશે તેથી અહીં આ ઉપલી લિમિટ ની અવેજી કરીને નીચલી લિમિટ કોઈપણ રીતે 0 બનાવશે તેથી જ્યારે કોઈ લિમિટ મૂકીએ ત્યારે આપણી પાસે છે તો આ આપણને 16 આપશે આ વિસ્તાર નું ક્ષેત્ર છે જે આ પેરાબોલા અને સીધી લાઇન y બરાબર x છે તેનાથી બાઉન્ડેડ છે તેથી તે આ ઈન્ટિગ્રલ નો જવાબ છે તેથી આપણે થોડુંક વધુ જટિલનું બીજું ઉદાહરણ લઈશું ડબલ ઇન્ટીગ્રલ વાપરી ને પેરાબોલા yx2 અને લાઇન y x 2 દ્વારા એનક્લોઝડ થયેલ ક્ષેત્રનો ક્ષેત્ર શોધી કાઢીએ તેથી અહીં આપણી પાસે y એ x બરાબર ની જગ્યાએ છે તે કરતા ઉદાહરણ તરીકે y એ x 2 લાઇન ની બરાબર છે તેથી આ સ્થિતિમાં ફરીથી આપણી પાસે એક પેરાબોલા છે અને પછી y એ x ની બરાબર ની જગ્યા તે કરતા એ લાઇન y એ બરાબર x 2 છે તેથી આ પરિસ્થિતિ છે કે આપણી પાસે આ y એ x 2 લાઇન બરાબર છે તેથી અહીં આ ઇન્ટરસેપ્ટ જ્યારે x એ 0 છે y ની વેલ્યુ 2 છે અને જ્યારે x એ −1 છે આ અહીં 1 છે તેથી ફરીથી ઇન્ટરસેક્શન નો આ પોઈન્ટ તેથી y એ x2 ની બરાબર છે અને y બરાબર x 2 છે તેથી આપણે આને હલ કરીને જ મેળવી શકીએ છીએ આ સમીકરણ x2 એ બરાબર x 2 અથવા x2 − x − 2 ની બરાબર 0 છે તેથી આ આપણને x −2 અને x 1 બરાબર 0 આપશે તેથી x એ−1 ની બરાબર છે અને x ની બરાબર 2 છે તેથી હવે આપણી પાસે આ બે પોઈન્ટ હશે જ્યાં આ બે કર્વ એકબીજાને ઇન્ટર્સેક્ટ કરે છે તેથી એક ચોક્કસ આ એક છે બીજો અહીં આ પોઈન્ટ છે તેથી અહીં જ્યારે x એ 2 છે તેથી y એ 4 હશે તેથી 2 4 આ પોઈન્ટ છે અને પછી −1 અને 1 એ આ પોઈન્ટ છે અને આપણે આ બે કર્વ દ્વારા બાઉન્ડેડ આ ક્ષેત્રની ગણતરી કરી રહ્યા છીએ હવે ફરીથી એ જ વિચાર છે કે y ની દિશામાં આપણે હંમેશાં આ કર્વ થી આ લાઇન તરફ આગળ વધીએ છીએ અને x ની દિશામાં કરતા આગળ વધીશું તેથી તે y ની દિશામાં છે જે હંમેશાં આ કર્વ y બરાબર x2 થી y બરાબર x 2 ની બરાબર હોય છે અને પછી આ લાઇનઆ x એ 1 થી x ની બરાબર 2 સુધી ખસેડશે છે તેથી આ બે કર્વ થી બાઉન્ડેડ આ ક્ષેત્રમાં આપણે આ ઈન્ટિગ્રલ ગણતરી કરીશું ઇન્ટિગ્રેન્ડ 1 હશે અને પછી આપણી પાસે dy dx હશે Y ના સંદર્ભમાં y ઇન્નર ઈન્ટિગ્રલ ની લિમિટ આ y બરાબર x2 થી y તે x 2 બરાબર છે આ પેરાબોલા થી આ લાઇન સુધી છે અને હવે x માટે ચર્ચા મુજબ આપણે −1¿ 2 થી લઈશું તેથી જેને આપણે સરળતાથી ઇન્ટીગ્રેટ કરી શકીએ છીએ અને પછી આપણે આ ક્ષેત્રને આ બે કર્વ દ્વારા એનક્લોઝડ કરીશું

તેથી હવે આપણે વિસ્તાર માટે એક વધુ ઉદાહરણ લઈશું ડબલ ઇન્ટિગ્રલ ની મદદથી વિસ્તાર નક્કી કરો કર્વ અને y 4 દ્વારા બાઉન્ડેડ હોઈ જ્યાં આપણે ફરીથી ડબલ ઇન્ટિગ્રલ નો ઉપયોગ કરવા માંગીએ છીએ અને કર્વ દ્વારા બાઉન્ડેડ ક્ષેત્ર xy બરાબર 2 નક્કી કરો તેથી હવે આપણી પાસે 3 કર્વ છે અહીં xy 2 અને અને y એ 4 ની બરાબર છે આ લાઇન x ની સમાંતર છે તો ચાલો આપણે જોઈએ આ બધા કર્વ નો આલેખ તો આપણી પાસે અહીં y બરાબર 4 છે આ સીધી લાઈન આપણી પાસે આ પેરાબોલા ફરીથી y એ x2 4 ની બરાબર છે અને પછી આપણી પાસે xy 2 છે તેથી જેમ જેમ x એ નજીક આવે 0 ની આ ઇન્ફીનીટી તરફ જશે અને તે જ વસ્તુ જ્યારે x આ y પર જશે એ 0 પર જશે અને x એ ∞ પર જશે તેથી આપણી પાસે આ કર્વ અહીં xy 2 છે અને પછી આપણી પાસે અહીં y એ x2 4 બરાબર છે અને આ સીધી લાઇન y એ 4 ની બરાબર છે તેથી આ ત્રણ કર્વ અને ક્ષેત્ર આ ત્રણ કર્વ દ્વારા બાઉન્ડેડ છે ચોક્કસ આ અહીં હશે તેથી આ તે ક્ષેત્ર છે જે આપણે હવે ડબલ ઇન્ટિગ્રલ ની મદદથી ગણતરી કરવા જઈ રહ્યા છીએ તેથી આમાં આપણી પાસે સંભાવના છે જોકે પહેલા x અક્ષ માંથી અને પછી y અક્ષ અથવા બીજી રીતે થવું વે રાઉન્ડ પરંતુ આ કિસ્સામાં જો આપણે પહેલા x અક્ષને જોવા જઈએ તેથી આ દિશામાં જો આપણે x ની દિશામાં પહેલા ઈન્ટિગ્રલ લઇએ તો શું થશે આપણે આ કર્વ માંથી જઈ રહ્યા છીએ જે xy એ 2 બરાબર છે થી આ કર્વ જે y ની ની બરાબર x4 છે અને આ દિશામાં આપણે ત્યાંથી આપણે જઈશું y આ પોઈન્ટ થી આપણે હવે ગણતરી કરીશું કે અહીં ઇન્ટરેકશન નો પોઈન્ટ શું છે થી y તે 4 ની બરાબર છે જે પહેલાથી જ આપેલ છે પરંતુ જો તમે x ની દેશા માં ફિક્સ કરો તેથી જો આપણે પ્રથમ ની દિશા માં ફિક્સ કરીએ પછી સમસ્યા હશે કે આ કર્વ થી આ લાઇન પર હમેશા જવાથી પરંતુ આ પોઇન્ટ સુધી આ પછી આપણે આ પેરાબોલા y એ x24 ની બરાબર થી આ લાઇન સુધી તેથી આપણે આ ઇન્ટીગ્રલ ને બે ક્ષેત્ર માં વિભાજીત કરીશું એક આ હશે અને અન્ય આ એક હશે તેથી આને બદલે જો આપણે x ના સંદર્ભમાં પ્રથમ પગલું લઈએ જે સરળ બનશે કારણ કે આપણે તે કિસ્સામાં ડોમેન ને તોડવાની જરૂર નથી આપણે આ કર્વ થી હંમેશા આ કર્વ પર જઇશું અને આ પોઇન્ટ થી y ની દિશામાં જઈશું તે પોઇન્ટ તેથી આપણે આ xy 2 ના ઇન્ટરસેકશન ના આ પોઇન્ટ ની ગણતરી કરવાની જરૂર છે તો xy એ 2 ની બરાબર છે અને બીજું y છે બરાબર x24 તેથી અહીં આપણે ત્યાંથી y ની વેલ્યુ અવેજી કરીએ છીએ તે 2x ની બરાબર x2 4 છે અને અહીંથી આપણે મેળવી શકીએ છીએ કે x ફક્ત 2 હશે તેથી અહીં આ પોઇન્ટ ચોક્કસ x એ 2 બરાબર છે અને y ને આ દ્વારા આપવામા આવે છે તો આ છે x બરાબર 2 છે અને y એ 2 x છે તેથી y એ 2 x તેથી છે તેનો અર્થ છે 1 તેથી અહીં y છે 1 તેથી અહીં આ પોઇન્ટ અહીં y એ 1 છે અને તે લાઇન અહીં y એ 4 છે તેથી y ની દિશામાં આપણે 1¿ 4 થી જઈશું અને x ની દિશામાં આપણે આમાંથી જઈશું xy બરાબર 2¿ y બરાબર x24 છે તો ચાલો આ ઈન્ટિગ્રલ લખીએ તેથી ઇન્નર એક સાથે x ના સંદર્ભમાં અને y ના સંદર્ભમાં આઉટર એક તેથી ઇન્નર એક માટે આપણે આગળ વધી રહ્યા છીએ આ xy 2 તેનો અર્થ છે x એ 2 y બરાબર છે અને તેમની ઉપલી બાઉન્ડ્રી આ x2 બરાબર x2 બરાબર 4 y દ્વારા આપવામાં આવશે તેનો અર્થ એ કે x એ 2 √ y છે તેથી અહીં 2 √ y અને y માટે આપણે 1¿ 4 થી જઈશું તેથી તે આ ત્રણ કર્વ દ્વારા ક્ષેત્ર બાઉન્ડેડ છે આપણે આ ઈન્ટિગ્રલ ગણતરી કરી શકીએ છીએ તો ચાલો આપણે તે કરીએ તેથી અહીં આ ઇન્ટીગ્રલ છે જેની આપણે ગણતરી કરવાની છે હવે તેથી ઇન્નર એક માટે આપણે આઉટર એક ને ફીક્સ કરીશું y એ 1¿ 4 ની બરાબર છે ઇન્નર એક માટે પ્રથમ x ના સંદર્ભ માં તેથી આપણે આ 3 ઉદાહરણો જોયા છે જ્યાં આપણે ગણતરી કરી છે ક્ષેત્ર ની જે કર્વ દ્વારા બાઉન્ડેડ થયેલ છે અથવા કેટલીકવાર આ બે કર્વ અથવા ત્રણ કર્વ તેથી આ કિસ્સામાં તે ત્રણ કર્વ દ્વારા એનક્લોઝડ હતું અને આપણી પાસે બીજી એપ્લિકેશન હતી જેની ચર્ચા આપણે પહેલાથી કરી છે તે ઘનનું વોલ્યુમ છે ડબલ ઇન્ટિગ્રેલ્સ નો ઉપયોગ કરીને y 4 − x2 x 1 x 2 અને x અક્ષ દ્વારા એનક્લોઝડ કરેલ ક્ષેત્ર પર z xy ની નીચેના ઘનનું વોલ્યુમ શોધવાનું છે તેથી અહીં ડબલ ઇન્ટિગ્રેલ્સ નો ઉપયોગ કરીને આપણે આ સોલિડ નું વોલ્યુમ z ની નીચેના એ xy બરાબર શોધવા માગીએ છીએ તેથી આપણી પાસે આ z એ x y છે જે આ ક્ષેત્ર સપાટીની છે જે આ પેરાબોલા દ્વારા એંક્લોઝ્ડ છે ફરીથી y એ 4 − x2 ની બરાબર છે અને x બરાબર 1 અને x બરાબર 2 છે તેથી આ ત્રણ કર્વ ફરીથી છે અને x અક્ષ ચોથી એક x અક્ષ છે તેથી આપણે પહેલા ડોમેન માં અહીં શું ક્ષેત્ર છે તે પ્રથમ જોવાનું રહેશે અને પછી આપણી પાસે અહીં ફંક્શન સપાટી છે z એ xy ની બરાબર છે તેથી આપણે સપાટીની નીચે અને xy પ્લેન માં આ એનક્લોઝડ વિસ્તાર પર વોલ્યુમ શોધવા માગીએ છીએ તેથી આપણે પહેલાની સામાન્ય રીતે ક્ષેત્ર નું સ્કેચ કરવું પડશે તેથી આપણી પાસે પેરાબોલા છે અને પછી આ ત્રણ લાઈનો છે તેથી આપણી પાસે આ પેરાબોલા છે જે હવે બીજી દિશા છે y બરાબર 4−x2 છે તેથી જ્યારે x એ 0 છે y એ 4 છે તેથી વેર્તેક્ષ અહીં છે તો આપણી પાસે આ y એ 4 − x2 બરાબર છે જે પેરાબોલા છે આપણી પાસે x બરાબર એક છે આ લાઇન છે x એ 1 બરાબર છે અને આપણી પાસે લાઇન x બરાબર 2 છે તેથી આ લાઇન છે અહીં અને પછી આપણી પાસે x અક્ષ છે તેથી આ ચાર કર્વ થી જે ક્ષેત્ર બાઉન્ડેડ થાય છે તે આ એક છે તેથી આ ક્ષેત્ર બરાબર ચાર કર્વ થી બાઉન્ડેડ છે આ y માંથી બરાબર તેથી x બરાબર 2 અહીં ભૂમિકા ભજવતો નથી કારણ કે આ પેરાબોલા અને આ લાઇન ના ઇન્ટરસેક્શન પોઈન્ટ થી ચોક્કસ પસાર થઈ રહ્યું છે તેથી જો આપણે દુર કરીએ આ x એ 2 ની બરાબર છે એનક્લોઝડ થતું ક્ષેત્ર તો પણ સમાન હશે તેથી હવે આપણે પણ અહીં આ પોઈન્ટ મેળવવાની જરૂર છે તેથી તે સ્પષ્ટ છે જ્યારે x એ 1 છે ત્યારે સ્પષ્ટ છે તેથી જ્યારે x એ 1 છે y એ 3 છે તેથી આ x એ 1 છે અને પછી y એ 3 હશે આ પોઈન્ટ એ આ y એ 4−x2 બરાબર છે અને તે આ પોઈન્ટ છે અહીં x એ 2 છે અને y એ0 છે તેથી હવે આપણે ફક્ત લિમિટ મુકવાની છે અને ફંક્શન XY હશે તેથી આ આપમેળે આ ડબલ ઇન્ટીગ્રલ ઇન્ટિગ્રેન્ડ સાથે આ xy સપાટી દ્વારા અને આ XY પ્લેન ની નીચે સોલીડ નું વોલ્યુમ આપશે તેથી અહીં આ લિમિટ ઓ મેળવવા માટે આપણી પાસે બંને સંભાવનાઓ છે કે આપણે x ની દિશામાં પહેલા જઈ શકીએ છીએ અથવા આપણે y ની દિશામાં પહેલા જઈ શકીએ છીએ તો ચાલો આપણે x ની દિશામાં જઈએ અને પછી ઇન્નર ઇન્ટિગ્રલ માટે અને પછી આ લાઈન આ પોઈન્ટ થી તે પોઈન્ટ તરફ જશે તેથી dx અને dy આઉટર એક હશે જે ઇન્ટિગ્રેન્ડ આ xy છે કારણ કે આપણે સોલીડ બનવા જઈ રહ્યા છીએ જો આપણે આને xy ને બદલે ફરી એકવાર મુકીએ આપણને આ ક્ષેત્રનો વિસ્તાર મળશે જે આકૃતિમાં બતાવેલ છે તો હવે x ની લિમિટ માટે હવે આપણે x એ 1 બરાબર થી આગળ વધીએ છીએ આ x એ 1 બરાબર 1 તેથી હંમેશા આપણે અહીં x એ 1 બરાબર થી ડોમેન પર દાખલ થઈએ છીએ અને એક્ઝિટ પોઇન્ટ આ પેરાબોલા y એ 4 − x2 ની બરાબર છે અથવા ત્યાંથી આપણે મેળવી શકીએ છીએ આ y એ 4 − x2 ની બરાબર છે તેથી આપણે એ પણ લખી શકીએ કે x બરાબર 4 y છે તેથી ઇન્નર એક x માટે આપણે 1 થી4 y તરફ આગળ વધી રહ્યા છીએ અને y માટે આઉટર એક માટે આપણે આ લાઇન થી તે લાઇન તરફ આગળ વધી રહ્યા છીએ તેનો અર્થ છે y એ 0 ¿y બરાબર એ 3 બરાબર છે તેથી આ તે ઇન્ટિગ્રલ છે જેને આપણે હવે ઈવેલ્યુએટ કરવા માગીએ છીએ અને તે આપણને સોલીડ નું વોલ્યુમ આપશે આની નીચે તે સપાટી z બરાબર xy જે આ ઇન્ટિગ્રલ નું ઇન્ટીગ્રન્ડ છે તો ચાલો હવે આ ઈન્ટિગ્રલ ને ઇવેલ્યુએટ કરીએ તેથી અહીં આ આપણે હમણાં થી જોયેલી લિમિટ હતી તેથી x એ 1 થી આ 4 y છે અને y એ 0 થી 3 છે અને આપણે આને પ્રથમ x ના સંદર્ભ માં ઇન્ટીગ્રેટ કરવા માગીએ છીએ તેથી આ v એ x ના સંદર્ભમાં વોલ્યુમ આપણે પહેલા ઇન્ટીગ્રેટ કરવું પડશે એટલે કે આ x2 2 થશે તો આ y છે અને બાય 2 છે અને આપણી પાસે x2 છે અને આ લિમિટ 1 થી 4− y છે અને આઉટર ઈન્ટિગ્રલ y છે તેથી આ 0 ¿3 અને y2 છે તેથી અહીં 4− y − 1 જે 0 થી 3 હશે તેથી અહીં આ 3− y છે તેથી ½ બહાર ની બાજું અને પછી 3 y− y2 જે ઇન્ટિગ્રેન્ડ છે અને dy તેથી આપણી પાસે 3 y− y2 dy છે અને 0 ¿3 થી y ઉપર ઇન્ટિગ્રલ અને આ વેક્ટર હાફ ત્યાં હાફ ઈન્ટિગ્રલ 3 y તેથી લિમિટ 0 ¿3 તેથી12 અને તે પછી તે અહીં ઉપરની એક છે 3 નીચું કોઈપણ રીતે 0 કરશે તેથી 32 અને આ y2 અહીં 9−3 અને પછી 27 તો જે 9 છે ફરીથી તેથી અહીં 272 અને પછી −9 તો આ 12 અને 272 છે અને આ ત્યાં ઓછા 9 છે તેથી આ 18 છે અને પછી આપણી પાસે ત્યાં 27 છે તો આપણને 9 મળે છે અને પછી આ બાય 4 છે તો આપણી પાસે વેલ્યુ 94 આ વોલ્યુમ માટે જે સપાટી y ની નીચે તે xy ની બરાબર છે અને પેરાબોલા દ્વારા બંધ ઉપરના ક્ષેત્ર અને આ ત્રણ લાઇનો તેથી તે આ ઇન્ટિગ્રલ નો જવાબ 94 છે તેથી આપણે બીજા ઉદાહરણની ચર્ચા કરવા માટે આગળ વધીએ છીએ જ્યાં ફરીથી આપણે સોલીડ ના વોલ્યુમ ની ગણતરી કરીશું જેનો આધાર xy પ્લેન માં છે અને તે પેરાબોલા દ્વારા બાઉન્ડેડ છે તેથી આ પેરાબોલા નથી તો અહીં કર્વ દ્વારા બાઉન્ડેડ xy બરાબર 1 y બરાબર x ની બરાબર છે અને આ y બરાબર 0 અને y બરાબર 8 છે તેથી આ કિસ્સામાં ફરીથી આપણે આ કર્વ અહીં દોરવાની જરૂર છે જે આપણી પાસે 4 છે તેથી તેમાંથી ત્રણ લાઇનો છે અને પછી આ xy એ બરાબર 16 પ્રકાર નો આલેખન જે આપણી પાસે પહેલાની આકૃતિમાં છે તેથી હવે આ સ્થિતિ એ છે કે આપણી પાસે આ xy એ 16 ની બરાબર છે અને પછી આ લાઇન y એ બરાબર x છે આપણી પાસે y બરાબર 0 છે અને આપણી પાસે x બરાબર 8 છે તેથી આ છે ચાર કર્વ તેથી ફરીથી મને ફક્ત ઉલ્લેખ કરવા દો તેથી આ y એ x ની બરાબર સમાન છે અને આપણી પાસે xy એ 16 ની બરાબર છે અને આપણી પાસે આ કિસ્સામાં x એ 8 ની બરાબર છે અને આ ચાર કર્વ દ્વારા એનક્લોઝડ ક્ષેત્ર તેથી આ અહીંનો આ વિસ્તાર નથી આ 4 વિસ્તાર દ્વારા તેથી 1 2 અને ત્રીજું અને 4 તેથી આ દ્વારા એનક્લોઝ્ડ આપણી પાસે અહીં આ ચોક્કસપણે આ વિસ્તાર છે અને હવે આપણે સોલીડ નું વોલ્યુમ ની ગણતરી કરીશું જે અહીં આ ક્ષેત્રની ઉપર છે અને xy દ્વારા 1 બરાબર નીચે બાઉન્ડેડ છે તેથી જેનો આધાર આ છે અને અહીંનું પ્લેન z એ x બરાબર છે તેથી આ ફંકશન છે આ એક સપાટી z બરાબર x છે તેથી આપણું ઇન્ટિગ્રેન્ડ હવે x બનશે તેથી ફરી આપણી પરિસ્થિતિ એ છે કે આપણે કાં તો y ની દિશામાં પહેલા જઇ શકીએ અથવા આપણે x ની દિશામાં પ્રથમ જઈ શકીએ પરંતુ બંને કિસ્સામાં આપણે ડોમેન તોડવું પડશે કારણ કે પછી ભલે આપણે x ની દિશામાં પહેલા જઇએ તેથી અહીં આ પોઈન્ટ સુધી આપણી જુદી પરિસ્થિતિ છે અને તે પછી y થી જાય છે તે x ની બરાબર છે અને x એ a બરાબર છે તે એક્ઝીટ થાય છે અથવા જો આપણે પ્રથમ y ની દિશામાં ગોઠવણ કરીએ છીએ તેથી આપણી પાસે ફરીથી આ બે ક્ષેત્ર છે આ એક છે જે y એ 0 ની બરાબર થી આ કર્વ જે y એ x ની બરાબર છે આપવામા આવે છે અને પછી 4 ¿8 થી આપણી પાસે આ જુદી જુદી કર્વ છે તો અહીં આ પોઈન્ટ શું છે ઇન્ટરસેક્શન પોઈન્ટ કે જે મહત્વપૂર્ણ છે આ y બરાબર x છે અને આ xy બરાબર 16 અને y બરાબર x છે તેથી આમાંથી આપણે x2 16 મેળવીશું તેથી x એ 4 છે તેથી આ બરાબર x બરાબર 4 છે અને સ્વાભાવિક રીતે આ y એ 4 છે તેથી અહીં આ પોઈન્ટ છે તેથી ચાલો આપણે હવે પહેલા y ની દિશામાં અને પછી x ની દિશામાં લઈ શકીએ તેથી આપણે હવે બે ઇન્ટિગ્રેલ્સ રાખવાની જરૂર છે તેથી પ્રથમ y ની દિશામાં અને પછી x ની દિશામાં તેથી અને ઇન્ટિગ્રેંડ x બનશે તેથી y ની દિશામાં જો કે આ પ્રથમ ક્ષેત્રની રેન્જ ઓ જે આ ત્રિકોણ છે y તે 0 થી આ કર્વ જે x છે સુધી જાય છે અને પછી x માટે આપણે આ પોઈન્ટ થી આ પોઈન્ટ પર જઈશું તેનો અર્થ એ કે 0 ¿4 બીજો એક પછી 4 ¿8 આપણો x એ 4 ¿8 થી બદલાઇ છે અને હવે y માટે તે સમાન કર્વ y એ 0 ની બરાબર છે પરંતુ હવે તે ત્યાં છે xy એ 16 ની બરાબર છે તેથી આ y એ 0 ¿ 16x ની બરાબર છે અને પછી આપણી પાસે ફરીથી dy અને dx છે તેથી આ ઈન્ટિગ્રલ આપણે ગણતરી કરીશું જે અહીં આપેલ છે તેથી ફરીથી આ એક સરળ છે ઈન્ટિગ્રલ દરેકમાં સૌથી સરળ છે પ્રથમ 0 ¿4 છે અને પછી y ના સંદર્ભમાં તેથી x જેમ છે તેમ રહેશે અને y ના સંદર્ભમાં ત્યાં x મળશે તેથી આપણી પાસે dx છે અહીં આપણી પાસે 4 ¿8 છે અને પછી આ x છે અને ફરીથી y ત્યાં તેથી ઉપલી લિમિટ આપણને 16x આપશે અને ઓછા 0 તો આ બે છે ઈન્ટિગ્રલ પ્રથમ x2 છે તો આપણે મેળવીશું x33 અને લિમિટ 0 ¿4 અને પછી અહીં આપણી પાસે 16 છે અને પછી x તેથી 8 4 તેથી આપણે ત્યાં 4 ઈન્ટિગ્રલ વેલ્યુ મેળવીશું તો અહીં 64૩ અને વત્તા 64 તેથી આ 64 છે જો હું સામાન્ય લઉં તો આ 1૩ 1 છે તેથી 64 × 4 તેથી તેથી 2563 એ આ સોલિડ નું વોલ્યુમછે આ પ્લેન ની નીચે z એ xની બરાબર છે અને આ ક્ષેત્ર દ્વારા બાઉન્ડેડ છે xy એ 16 ની બરાબર છે y બરાબર xy બરાબર 0 છે અને x એ 8 છે તેથી તેની વેલ્યુ 2563 છે અને હવે આજના વ્યાખ્યાનનું છેલ્લું ઉદાહરણ તેથી આપણે સોલીડ નું વોલ્યુમ ની ગણતરી કરવા માગીએ છીએ જેનો આધાર ફરીથી xy પ્લેન છે પરંતુ હવે આપણી પાસે અહીં પેરાબોલા છે y એ 4 − x2 ની બરાબર છે આપણી પાસે સીધી લાઇન y બરાબર 3 x અને ઉપર z એ x 4 ની સમાન છે તેથી ફરીથી સમાન સમસ્યા તેથી ઇન્ટિગ્રેંડ x 4 હશે અને આ ક્ષેત્રની ગણતરી y એ −x2 થી થાય છે અને y એ બરાબર 3 x હશે તેથી આ અહીં લાઇનો છે તો કર્વ તેથી y બરાબર 3 x છે તેથી આપણી પાસે y બરાબર 3 x છે અને આ પેરાબોલા y 4 − x2 છે જે આપણે પહેલા પણ સમાન વિસ્તારોમાં જોયા છે તેથી હવે આ તે ક્ષેત્ર છે જ્યાં આપણે z x 4 પ્લેન ની નીચે વોલ્યુમ મેળવવા માગીએ છીએ તેથી આની હવે આપણે ગણતરી કરવાની જરૂર છે આ ઇન્ટર્સેકશન ના પોઈન્ટ ઓ શું છે તેથી આ માટે હવે આપણી પાસે y એ 4 − x2 બરાબર છે અને y એ 3 x છે તેથી હું ત્યાં 3 x મૂકીશ અને પછી 4 − x2 તેથી આપણી પાસે છે x2 3 x − 4 0 અથવા x ઓછા 4 અને તેથી x 4 x − 1 એ 0 ની બરાબર છે તેથી x એ 1 બરાબર અને x એ −4 ની બરાબર છે તો આ બે પોઈન્ટ છે તેથી અહીં આપણી પાસે x બરાબર 1 છે અને અનુરૂપ શા માટે આપણે આ y એ3 x બરાબર માંથી મેળવી શકીએ છીએ અને અહીં આપણી પાસે x બરાબર −4 છે તેથી આ y સાથે અનુરૂપ −12 હશે અને અહીં y એ 3 x તેથી 3 હશે તેથી આ પોઈન્ટ ઓ છે અને હવે આપણે ઇન્ટીગ્રેટ કરવા માંગીએ છીએ તેથી આપણે ઇન્ટિગ્રેલ્સ લખીએ અને ફરીથી પ્રશ્ન કે આપણે ક્યાં તો આપણે x ની દિશામાં અથવા y ની દિશામાં ઇન્ટીગ્રેટ કરી શકીએ તો ચાલો પહેલા y ની દિશામાં ઇન્ટીગ્રેટ કરીએ કારણ કે તે સરળ બનશે તેથી y ની દિશામાં તે હંમેશા તેમાંથી જાય છે તે આ લાઇન માંથી દાખલ થાય છે અને આ પેરાબોલા માંથી એક્ઝીટ થાય છે તેનો અર્થ આ y અને પછી dx તેથી y એ 3x થી આ પેરાબોલા સુધી જાય છે y એ 4 x2 ની બરાબર છે અને x ની લિમિટ −4 થી આ x એ 1 ની બરાબર સુધીની હશે તેથી આ ઈન્ટિગ્રલ આપણે ગણતરી કરવાની જરૂર છે અને ઇન્ટિગ્રેંડ એ x 4 હશે અને વત્તા આપણે તે એકમાત્ર ઈન્ટિગ્રલ છે કારણ કે આપણે અહીં આખા ક્ષેત્રને આવરી લીધો છે આ લાઇન હંમેશાં આ લાઇન માંથી પસાર થાય છે અને તે પેરાબોલા માંથી એક્ઝીટ થાય છે અને પછી x માટે આપણે પણ લીધું છે −4 થી 1 તેથી આપણે વેલ્યુ મેળવવા માટે ફક્ત સરળ ઈન્ટિગ્રલ માટે ઇન્ટીગ્રેટ કરવાની જરૂર છે

તેથી આ કિસ્સામાં આ ડબલ ઇન્ટિગ્રલ ની દ્રષ્ટિએ વોલ્યુમ ટર્મ છે જે આપણે ફરીથી તે સરળ ઇન્ટીગ્રેન્ડ આપણે ઇન્ટીગ્રેટ કરી શકીએ છીએ અને અહીં ગણતરીઓ પછી વેલ્યુ આવે 62512 જેમ તે સરળ ઇન્ટીગ્રલ છે કોઇ એક સરળ રીતે ગણતરી કરી શકે છે એ તરીકે આવી રહી છે તેથી આપણે આજે જે જોયું છે કે આ ડબલ ઇન્ટિગ્રલ્સ ની એપ્લિકેશ નો મુખ્યત્વે ક્ષેત્રની ગણતરી છે અને વોલ્યુમ ની ગણતરી પણ કરે છે પછીના વ્યાખ્યાનોમાં આપણે બીજી એપ્લિકેશન પણ જોશું જ્યાં આપણે સપાટીના ક્ષેત્રની ગણતરી પણ કરી શકીએ તેથી હવે આપણે ફંક્શન ના ડોમેન ના માત્ર ક્ષેત્રની ગણતરી કરી છે અને પછીથી આપણે ડબલ ઇન્ટિગ્રેલ્સ ની મદદથી આપેલ સપાટીના સપાટીના ક્ષેત્રને પણ ગણતરી કરી શકીએ છીએ પરંતુ આ સીધી આગળની એપ્લિકેશન હતી ક્ષેત્રની ગણતરી અને આજે આપણે આવરી લીધેલ છે વોલ્યુમ ની ગણતરી છે આ સંદર્ભો છે જેનો ઉપયોગ આ વ્યાખ્યાનો તૈયાર કરવા માટે થાય છે ખુબ ખુબ આભાર